શ્રોડિંજર સમીકરણને હલ કર્યા પછી ફંક્શનની પોટેંશિયલમા રહેલા પાર્ટીકલ માટે હવે હું જુદા જુદા પોટેંશિયલ પર જઈશ તો હવે પછી આપણે એક ફાઈનાઈટ બોક્સમાં પોટેંશિયલ ધ્યાનમાં લઈશું તેનો અર્થ શું છે તો આ પોટેંશિયલ L લેન્થ પર શુન્ય થશે તેથી V0 અને બહાર V0થશે તેથી આ પોટેંશિયલ મા ગતિ કરતા કોઈ દળ ધરાવતા પાર્ટીકલ માટે શ્રોડિંજર સમીકરણનું સમાધાન મેળવવુ છે તેનાથી વિપરીત પરિસ્થિતિ આપણે વિચારીએ તો તે ઈન્ફાઈનાઈટ બોક્સ માટે છે જે આપણે પહેલાથી જ હલ કર્યુ છે જે પોટેંશિયલ કોઈ ચોક્કસ વિસ્તાર કે જેની લેન્થ L છે તેની બહારની બાજુએ તે ઈન્ફાઈનાઈટ થશે તેથી અહીં V ની કિંમત શુન્ય હતી અને તેની બહાર હતું તેથીવેવ ફંક્શનને આ ધાર પર શુન્ય માનવામાં આવતું હતું જ્યારે આપણે તેને x 0 x L બનાવ્યું ત્યારે વેવ ફંક્શન બાઉન્ડ્રી કન્ડીશનને સંતોષે છે જે ψ 0 અને ψ પર શુન્ય હતી આ કિસ્સામાં એનર્જીની આઈગન વેલ્યુ શું હતી તો એનર્જીની આઈગન વેલ્યુ Enn222mL2 હતી જે હું ડાબી બાજુ લખું છું અને વેવ ફંક્શન 0 અને L વચ્ચેની સીમામાં છે હવે આ બંનેને સરખામણી કરીએ જેમાં બોક્સની ઉંચાઈને ફાઈનાઈટ રાખવામાં આવેલ છે અને ચાલો જોઈએ કે ઉકેલો કેવી રીતે બદલાય છે અને એનર્જીનું શું થાય છે તેથી જ્યારે હું આ ફાઈનાઈટ કદના બોક્સ 0 અને L લઉ છું જેને હુ સીમેટ્રીક બનાવું છું તેવુ જ બોક્સ શુન્ય આસપાસ મૂકવા જઇ રહ્યો છું તેથી આ x 0 છે અને હું ત્યા તેને સીમેટ્રીક રીતે મૂકીશ હું તેને ગમે ત્યાં રાખીને ઉકેલી શકું છું પરંતુ આ ઉકેલો સરળ બનાવે છે સમાધાનની રીત બરાબર તે જ રહે છે ફંક્શન પણ બરાબર એ જ રહે છે એનર્જી બરાબર એ જ રહે છે અને તે ગાણિતિક રીતે સરળ બનાવે છે તેથી બોક્સ L2 થી L2 સુધી વિસ્તરાય છે અને આ વિસ્તારની બહારની V0 છે તેથી ચાલો હું આને ગાણિતિક સ્વરૂપ x માટે Vx0 માં L2 અને L2 વચ્ચે મુકીશ જ્યારે xL2 માટે V0 માં મૂકી શકું છું અને તેની વચ્ચે એક બાઉન્ડ્રી છે આપણે બાઉન્ડ્રી સ્ટેટનો અર્થ શું છે તેનો અર્થ એ કે જેમ x→±∞ જઈએ તેમ વેવ ફંક્શન ψ→0 થાય છે તેથી આ વિસ્તારમાં વેવ ફંક્શનએ xL2 છે જે x ફંક્શન સાથે ડીકે થાય છે જ્યાં શ્રોડિંજર સમીકરણો લખ્યાં છે તો ચાલો હવે તેને હલ કરીએ તો આ આપણી પોટેંશિયલ છે જેને આપણે ફરીથી લખીએ તો તે x0 છે જે L2 અને L2 ની વચ્ચે છે હવે x માટે શ્રોડિંજર સમીકરણ 22md2dx2VxψEψ છે L2 થી L2 વચ્ચે છે જે હવે 22mEψ બને છે અને xL2 માટે સમીકરણ 22mψ0 થાય છે હું આ ચિન્હને બદલીને હું બીજું સમીકરણ લખી શકું છું જે 2m2V0 Eψ0 છે અને તે x0 માટે બાદબાકી ચિહ્ન પસંદ કરીએ તો તે વેવ ફંક્શનનુ ડીકે થઈ શકે છે x0 માટે ઋણ ચિન્હ પર e2m2V0 Ex સમીકરણમા વત્તા ચિહ્નને પસંદ કરીને વેવ ફંક્શનનું ડીકે કરી શકીએ છીએ જે x ∞ તરફ જશે તેથી બાઉન્ડ સ્ટેટ V0E છે નહિતર ત્યાં બાઉન્ડ થશે નહી જો EV0 હશે તો તમે જોઈ શકો છો કે i કે જે એક્સ્પોનેન્શીઅલ આવે છે અને તે L2 અથવા L2 ના વિસ્તારોની બહાર ઉકેલોને ઓસ્સીલટરી બનાવશે અને તે બાઉન્ડ સ્ટેટ માટે સ્વીકાર્ય નથી તેથી V0E બાઉન્ડ સ્ટેટ માટે છે તો હવે આપણી પાસે શું છે આપણી પાસે ફાઈનાઈટ ઉંચાઈનું V0 એનર્જી માટે ક્યાંક વચ્ચે હોવું આવશ્યક છે અને તે માટે વેવ ફંક્શન આ બાજુથી ડીકે થાય છે જમણી બાજુ પર વેવ ફંક્શન e 2m2V0 Exતરફ જાય છે અને ડાબી બાજુ વેવ e2m2V0 Ex તરફ જાય છે અને તેની વચ્ચે લીનીઅર કોમ્બીનેશન હશે તેથી ψx ને આપણે કંઈક આવી રીતે લખી શકીએ છીએ જે xL2 માટે Ae 2m2V0 Exથશે અને xL2 માટે Be2m2V0 Ex ની બરાબર છે લીનીઅર કોમ્બીનેશનનો સરવાળો CexDe x જેમા x ના સ્ક્વેર રૂટની અંદર કઈક હશે જે L2 થી L2 ની વચ્ચે તો પ્રશ્ન એ છે કે સ્ક્વેર રૂટમાં અંદર શું છે તો તે 2mE2 છે તો હવે તમને પ્રશ્ન થઈ શકે છે કે E0 બાઉન્ડ સ્ટેટ માટે કેમ શક્ય નથી તો તેનો જવાબ તમારી પાસે હોઈ શકે તે તેથી તમને આ જવાબ આપીશ નહી અને તે પ્રશ્ન નો જવાબ હુ તમરા પર છોડીશ સરળ રીતે જો E0 હોય તો તમે અમુક કન્ડીશન સંતોષવા માટે સમર્થ થશો નહીં જે હું તમારા પર તે છોડું છું તો આપણે xL2 વિસ્તાર માટેનુ નિરાકરણ કર્યું છે અને અમને જે મળ્યું છે તે છે કે બાઉન્ડ સ્ટેટ માટે એનર્જી EV0 છે અને જમણી બાજુએ ઉકેલ ડીકે થવો જોઈએ તેને હુ આ બાજુએ બતાવીશ જમણી બાજુએ ઉકેલ L2 કે તેના થી વધારે માટે ડીકે થવો જોઈએ કારણ કે એ 0 થી દૂર જાય છે ડાબી બાજુએ પણ ઉકેલ ડીકે થવો જોઈએ અહીં e 2m2V0 Ex અને ડાબી બાજુએ ઉકેલ 2m2V0 Ex થી ડીકે થાય છે તો પ્રશ્ન એ છે કે તેની વચ્ચે શુ હશે તો ચાલો હવે તેના પર ધ્યાન કેંદ્રીત કરીએ તો તેની વચ્ચે મારી પાસે 22md2dx2 વત્તા પોટેંશિયલ 0 છે અને 0 Ex0 અથવા હવે હું દાવો કરું છું કે E એ શુન્ય કરતા વધારે હોવો જોઈએ અને બાઉન્ડ સ્ટેટ માટે તે શુન્ય કરતા ઓછો છે તો હવે હુ તે શા માટે E 0 ફરી તમારા માટે એક પ્રશ્ન છોડુ છુ કે E0 કેમ શક્ય નથી હવે જો તમે સમીકરણના નિરાકરણને જોશો અને વેવ ફંક્શન દ્વારા શરતને સંતોષવા પ્રયત્ન કરશો તો E 0 કેમ શક્ય નથી તેનો જવાબ તમને મળશે અત્યારે આપણે બાઉન્ડ સ્ટેટ માટે V0E0 લઈશું તરત જ સમાધાન ખૂબ સ્પષ્ટ છે કે આ સમીકરણ માટે ψ કાં તોei2mE2x અથવા e i2mE2x હશે હું આને વાસ્તવિક સ્વરૂપમાં cos 2mE2x અથવા sin 2mE2x દ્વારા લખી શકું છું cos x એ ei2mE2x અને e i2mE2x એ એક લીનીઅર કોમ્બીનેશન છે લીનીઅર કોમ્બીનેશન sin અને તે બંનેની બાદબાકી કરવાની છે તેથી હું તેને કોઈપણ રીતે લખી શકું છું તો આ મારું x છેહવે મને બધા જ વિસ્તારમાં સમાધન મળી ગયું છે તેથી ચાલો આપણે તે લખીએ તો xL2 માટે xAe2m2x કે જે તે Be √x બરાબર છે અને તે જ xL2 માટે છે લીનીઅર કોમ્બીનેશન xL2 માટે C cos 2mE2x Dsin 2mE2x હોઈ શકે છે આપણે તેને ફરીથી લખીએ તેથી હવે x0 ઉપર બોક્સની મધ્યમાં પાર્ટીકલ રહેલા છે જે L2 અને L2 ધાર પર છે ચાલો હું તેને x0 માટે αx αx લઉ જે x0 માટે Beαx બરાબર છે જ્યાં α2m2 છે જે C cos βx Dsin βx બરાબર થશે વળી x માટે L2 એ શુન્ય નથી તે L2 કરતા વધારે છે અને તે L2xL2 દ્વારા લખી શકાય છે આ ઉકેલો છે હવે જુદા જુદા બિંદુ ને બાઉન્ડ્રી સાથે સરખાવુ તો મને A B C અને D મળે છે પરંતુ આને હું વધુ સારું કરી શકું છું હવે એ હકીકતનો ઉપયોગ કરીને કે ψ કે જે અથવા ψ ની બરાબર બનશે તો હવે એ હકીકતમાં હુ ખરેખર A અને B વચ્ચેનો સબંધ તરત જ શોધી શકું જેમ આપણે અગાઉ કર્યુ હતુ તે જ રીતે જો અત્યારે બિંદુ ને સીમા સાથે સરખાવી શકીએ છીએ હવે પોટેંશિયલને એવી રીતે સ્થાનાંતરિત કરીએ કે જેથી તે x 0 પર કેન્દ્રિત થાય અને પોટેંશિયલ સીમેન્ટ્ર્રીક બને અહી હું કેટલાક બિનજરૂરી બીજગણિતના ગાણિતિક પગલાં ઘટાડી શકું છું જે તરત જ આપણને કહે છે કે કાં તો A B અથવા A B થાય ψ એ AB માટે સીમેટ્રીક થશે એટલે કે ψxψ થશે બીજો ψ મને એન્ટી સીમેટ્રીક આપશે જે x ψ x થશે તેથીચાલો આપણે એક ચોક્કસ સમય માટે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો ચાલો આપણે A B લઈએ અને હુ સીમેટ્રીક લઈ રહ્યો છું તેથી xL2 માટે xAe αx છે અને x L2 માટે Aeαx બરાબર છેજ્યાં α2m2 છે હવે આપણે કોમ્બીનેશન તરફ જો જોઈએ તો આપણી પાસે સીમેટ્રીક ઉકેલ Ccos βx Dsin βx છે આ એક જ એવું ફંક્શન છે જેમા બંને વચ્ચેનું સીમેટ્રીક ફંક્શન cosine છે તેથી આ cosine છે જે C×cos βx અથવા |x|L2 β2mE2 બનશે અહી ધ્યાનમાં રાખો કે E 0 છે એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન શું છે તો ચાલો એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન માટે લખીએ તે માટે મારી પાસે A B હશે તેથી ψ એ xL2 માટે Ae αxબનશે અને xL2 માટે Aeαx બનશે જે xL2 માટે કોઈક કોન્સટન્ટ Dsin βx થશે કારણ કે x 0 ની આજુબાજુનું sin એ એક એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન છે તો ચાલો હવે આપણે સમીકરણને ઉકેલીએ અને જવાબ મેળવીએ તો હવે સૌ પ્રથમ આપણે સીમેટ્રીક પર વિચાર કરીએ વળી વેવ ફંક્શન સીમેટ્રીક હોવાથી મારે ફક્ત એક બાજુ જ બાજુની શરતોને સંતોષવાની જરૂર છે બીજી બાજુ આપમેળે સંતુષ્ટ થઈ જશે આ cosine ફંક્શન છે તેને એક પધ્ધતિ દ્વારા તેને બતાવવું તો તે કેન્દ્રમાં નોનઝીરો બનશે અને તમે જેમ જેમ દૂર જશો તેમ તે ડીકે થઈ જશે આ બીજી રીતે ફંક્શન ઓછું થઈ રહ્યું છે તે આના જેવું પણ હોઈ શકે છે આ બાઉન્ડ્રી છે જે આના જેવું પણ હોઈ શકે છે પરંતુ અહી સીમેટ્રીક જેના કોમ્બીનેશનમાં નીચી બાજુએ ઉચ્ચ cosine છે હવે ઈન્ફાઈનાઈટ બોક્સમાં આ વેવ ફંક્શન વિસ્તરાયેલું છે તો ચાલો હું આ લખું વેવ ફંક્શન કે જે ઈન્ફાઈનાઈટ બોક્સમા વેવ ફંક્શન દ્વારા વિસ્તરાયેલું છે ઈન્ફાઈનાઈટ બોક્સમાં વેવ ફંક્શનને લીલા રંગ દ્વારા દર્શાવે છે તે અહીં મર્યાદિત છે તેથી જો તે વધુ ફેલાયતો તેનો અર્થ એ કે વર્તમાન સમસ્યા માટે તે Δx થશે તેથીઈન્ફાઈનાઈટ બોક્સ કરતાં ફાઈનાઈટ બોક્સ માટે Δx વધારે છે આનો અર્થ એ કે ફાઈનાઈટ બોક્સ કરતા ઈન્ફાઈનાઈટ બોક્સ માટે p ઓછો થશે જેનાથી તરત જ સૂચિત થાય છે કે ફાઈનાઈટ બોક્સ માટેની કાઈનેટીક એનર્જી Ekineticએ ઈન્ફાઈનાઈટ બોક્સ માટેની કાઈનેટીક એનર્જી કરતા ઓછી થશે વળી મોટાભાગની એનર્જીએ કાઈનેટીક હોવાથી તમે જોશો કે આ એનર્જી થોડી ઓછી થાય છે આ અનસર્ટેનીટીના પ્રિન્સીપલની અભિવ્યક્તિ છે તોઆપણે આ એનર્જી કેવી રીતે નક્કી કરી શકીએ તેથીએનર્જી બાઉન્ડ્રીની સ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે આપણે પહેલેથી જ ચકાસી લીધું છે કે →±∞→0 છે બાકી રહેલી એકમાત્ર બીજી સીમા શરત એ છે કે સીમા પર વેવ ફંક્શન અને સતત રહે છે તોતેનો અર્થ શું છે તો તેનો અર્થ એ છે કેઆ ફાઈનાઈટ બાઉન્ડ્રી બોક્સમા સીમાઓ છે જે સીમાઓ xL2 અથવા L2 પર છે તેથી જો હું એક તરફની સીમાને સંતોષું છું તો બીજી બાજુ આપમેળે સંતુષ્ટ થઈ જશે કારણ કે વેવ ફંક્શન સીમેટ્રીક અને એન્ટી સીમેટ્રીક પ્રકૃતિ ધરાવે છે તેથી xL2 માટે L2 જે xL2 માટે L2 બરાબર હોવું જોઈએ તો ચાલો આપણે તે ફંક્શન મુકીએ ત્યાં હુ Ccos βL2 Ae αL2 ફંક્શન મુકીશ જે આપણુ સમીકરણ નંબર 1 છે અને xL2 માટે L2 ની ગણતરી પણ આપણે કરીશુ જે xL2 માટે L2 બરાબર થાય છે જે આપણને Cβsin βL2 αAe αL2 ની કિંમત આપે છે આપણુ સમીકરણ નંબર ૨ અને આ બંને સમીકરણો આપણને એનર્જી આપવા માટે પૂરતા છે તો ચાલો જોઈએ કે આમાંથી આપણને શું મળે છે આપણી પાસે બાઉન્ડ્રી કન્ડીશન Ccos βL2 Ae αL2 છે અને βCsin βL2 αAe αL2 છે જેમા હું આપેલ આ બાદબાકીની નિશાનીની સંભાળ રાખી શકું છું તેથી આ સમીકરણ 1 અને સમીકરણ 2 છે હવે જો તમે અહીં A αL2 ને અહી મુકો તો તે αCcos βL2 બને છે તો હવે મારી પાસે βCsin βL2 αCcos βL2 છે બંને બાજુથી C દુર કરેલ છે અને tan βL2 α આપણને મળે છે આમઆ કન્ડીશન જે બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા ઉદ્ભવે છે હું તેને βL2tan βL2 αL2 મા L2 દ્વારા બંને બાજુ એ ગુણાકાર કરીશ હવે અહી આપણે એક વાત યાદ કરીએ કે અને શું છે તો α2m2 અને β2mE2 જ્યાં E 0 છે ચાલો હું આ βL2 એ કોઈક ફંક્શન છે જે X tan X બરાબર છે જેને આપણે Y કહીએ તો આ તે સમીકરણ છે જે આપણે એનર્જી મેળવવા માટે ઉકેલવાનુ છે તો આનો ઉકેલ આપણે કઈ રીતે મેળવીશુ તેથી ઉકેલની પ્રકૃતિને સમજવા માટે આપણે X tan XY સમીકરણને ગ્રાફિકલી જોશું હવે XαL2 છે જે 2m2 L2 છે તેથી X2L222mV02 2mE22mV02L22 થશે ત્યાં L2 છે તેથી L222mV02 Y2 થશે તેથી X2Y2 બરાબર 2mV02L22 અચળ છે તેથી ગ્રાફિકલી જો હું X વિરુદ્ધ Y નો ગ્રાફ દોરવા માગું છું આ 2 છે તો મને Xtan X નો ગ્રાફ મળશે હવે મારી પાસે X0 Y0 X2Y2 છે જે કોઈ કોન્સટન્ટ 2mV02L22 બરાબર છે તો X વિરુદ્ધ Y નો ગ્રાફ આવો કંઈક મળશે આ કોન્સટન્ટ X2Y2 બરાબર છે તો X માટે નો ઉકેલ ધારો કે X0 છે પછી નો વળાંક π જેવું દેખાશે ઋણ બાજુ અહી લીધેલ નથી કારણ કે X અને Y એ બંને શુન્ય કરતા વધારે હોવા જોઈએ તો તમે જોઈ શકો છો કે એક ઉપાયની ચોક્કસપણે ખાતરી આપી શકાય છે તેથી Xtan X Y માટેનો ઉકેલ એક ચોક્કસ છે જે હંમેશાં ત્યા રહેશે કારણ કે લીલો વળાંક xtan x જે શુન્ય પાસેથી પસાર થાય છે અને વર્તુળ હંમેશાં તેને કાપી નાખે છે તેથી આનો અર્થ એ કે ઓછામાં ઓછું એક બાઉન્ડ સ્ટેટ ત્યા હંમેશા હશે જો તમે V0અનેL22 વધારુ તો મને મોટું ને મોટું વર્તુળ મળે તેથી કે જો હું V0L24 મોટા ને મોટા બનાવું તો હું બીજું વિધાન મેળવી શકું છું પરંતુ તેની ખાતરી નથી કે V0 મોટું હોવું જોઈએL2 મોટા હોવા જોઈએ અથવા કોમ્બીનેશન V0L22 મોટા અને મોટા હોવા જોઈએ તેથી જ્યારે હું ઉકેલને જોઉં છું ત્યારે આપણે જે નિષ્કર્ષ કાઢીએ છીએ તે આ છે બીજો જે π થી શરૂ થાય છે હવે જો હું y ને x ના ફંક્શન તરીકે જોઉ તો તે આ ઉકેલની બાંહેધરી આપે છે અન્ય ઉકેલ ફક્ત ત્યારે જ સીમેટ્રીક ઉકેલ આપે છે જ્યારે V0L24 અથવા V0L2 મોટું છે તેથી કેટલીકવાર તમે એમ પણ કહો છો કે V0L2 એ પોટેંશિયલની પ્રબળતા માપે છે તેથીક્વોન્ટમ મિકેનિક્સમાં પોટેંશિયલની પ્રબળતા ફક્ત તેની ઉંચાઇ પર જ નહીં પરંતુ તે કેટલું લંબાવવામાં આવે છે તેના પર પણ આધાર રાખે છે તેનો કંઈક અર્થ નીકળે છે જો પોટેંશિયલની દિવાલોથી વધુ આગળ જઈએ તો x મોટા બનવા જઈ રહી છે અને કાઈનેટીક એનર્જી ઓછી થવા જઈ રહી છે અને તેથી તેઓ વધુ સીમીત સ્થિતિમા આવશે કારણ કે આ જ પોટેંશિયલ હવે વધુ સ્થિતિ દ્વારા અથવા તેમને ટેકો આપી શકે છે કારણ કે તેમની પાસે નીચી કાઈનેટીક એનર્જી છે હવે એન્ટી સીમેટ્રીક વેવ ફંક્શન શું છે તો આ કિસ્સામાં યાદ રાખો xψ છે તેથી આ કિસ્સામાં હું xL2 માટે xA e αx રાખવાનો છું અને આ xL2 માટે A eαx બનશે કેટલાક કોન્સ્ટન્ટ C અથવા D જેવા થશે હું તેને xL2 માટે sin βx કહીશ તેથી આ L2 છે હવે ઉકેલની પ્રકૃતિ xL2 પર બદલાય છે જો હું વેવ ફંક્શનને તેના ડેરીવેટીવ સાથે ફરીથી સરખાવું તો મને એનર્જી મળશે તેથી મારી પાસે xA e αx છે અને આ xL2 છે જે xL2 માટે કે Csin βx સમાન છે હવે L2 સતત છે જે A e αL2Csin βL2 આપે છે અને L2 સતત સૂચિત થાય છે જે A e αL2C βcos βL2 આપે છે આ છે સમીકરણ 1 અને આ છે સમીકરણ 2 આ વખતે જ્યારે તમે બે સમીકરણો ભેગા કરો છો ત્યારે તમે જે મેળવો છો તે Xcot X Y છે પહેલાની જેમ XβL2 અને YαL2 થશે આ સમીકરણનું સમાધાન કે જેમા Xcot X Y છે તે પણ ગ્રાફિકલી મેળવી શકાય છે જેમ કે આપણે પહેલા tan X Y માટે કર્યું હતું તેમ તો ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે તેથી જો હું પધ્ધતિસર X2 માટે ગ્રાફ દોરુ છું જે આ બિંદુ Xcot X એ શુન્ય હશે તેથી આ Xtan X છે જે Xπ માટે Xcot X થશે અહીં ફરીથી મને Xtan X મળશે આ Xcot X છે અને યાદ રાખો કે Y એ X ના ફંક્શન તરીકે આપવામાં આવે છે તેથી આ મારું Y છે આ X છે Y એ X ના ફંક્શનએ વર્તુળો દ્વારા આપવામાં આવ્યું છે તેથી ઈન્ટરસેક્શન મને ઉકેલો આપે છે તેથી આ ઉકેલ હંમેશાં ખાતરી આપે છે તેથી ચાલો આપણે નિષ્કર્ષ કાઢીએ કે જેમ આપણે અગાઉ ટિપ્પણી કરી તેમ એક સપ્રમાણ ઉકેલ હંમેશાં ખાતરી આપે છે જો કે પોટેંશિયલની પ્રબળતામાં જો મારે વધુ બાઉન્ડ સ્ટેટ જોઈએ તો જે અગાઉ આપણે V0L2 તરીકે વ્યાખ્યાયિત કરી હતી તેથી X2Y22m2 V0L24 નું સમીકરણ યાદ રાખો જે મોટું અને મોટું બને છે તો તેનો અર્થ એ કે આ લાલ વર્તુળોની ત્રિજ્યા મોટી અને મોટી થાય છે અને વધુ સ્ટેટ મળે છે અહી નોંધ લો કે પ્રથમ સ્થિતિ સપ્રમાણ છે પછી મને એન્ટી સીમેટ્રીક સ્થિતિ મળે છે પછી મને ફરીથી સપ્રમાણ સ્ટેટ મળે છેપછીની સ્ટેટ એન્ટી સીમેટ્રીક સ્ટેટ હશે તેથીસ્ટેટ સૌથી ઓછી એનર્જીમાં સપ્રમાણતા વચ્ચે ફ્લિપ કરે છે જેના પછીનુ ઉચ્ચ વિસંગત સ્ટેટ છે અને તેના પછીની ઉચ્ચ સ્ટેટ ફરી સીમેટ્રીક છે તો પ્રશ્ન એ છે કે ઓછી પ્રબળતા શું છે પછીની 2 સ્ટેટમાટે ઓછામાં ઓછી પ્રબળતાની જરૂર છે તેથી તે માટે વર્તુળની રેડીઅસ X2Y2 આપણે લઈએ એક વધુ સ્ટેટને બાઉન્ડ બનાવવા માટે તે 2 કરતા મોટો હોય છે તો તેનો અર્થ શું છે તો તે તેમા 2m2 V0L24 જે 24 કરતા વધારે હોવુ જોઈએ અથવા 222m જે V0L2 કરતા વધારે હોવું જોઈએ તો આ કિસ્સામા આપણી પાસે બે બાઉન્ડ સ્ટેટ જોઈએ જો આપણી પાસે તે વધુ ને વધુ હશે તેમ વધુ ને વધુ બાઉન્ડ સ્ટેટમાં તે આવશે તેથી આ કિસ્સામાં આપણે શું કહી શકીએ છીએ તો તે સ્ક્વેર વેલ પોટેંશિયલમાં અથવા બાઉન્ડ પ્રબળ પોટેંશિયલ ધરાવે છે આપણે V0L2 વધુ ને વધુ બાઉન્ડ સ્ટેટની ઉપર જાય છે તે રીતે લખીએ તેથી આ વ્યાખ્યાનને સમાપ્ત કરવા માટે આપણે એક પરિમાણીય ફાઈનાઈટ વેલમાં શ્રોડિંજર સમીકરણને ઉકેલ્યુ બીજું આવી પોટેંશિયલ એક સીમીત સ્થિતિમાં રહે છે જેની પ્રબળતા V0L2 છે જે સીમેટ્રીક એન્ટી સીમેટ્રીકના ક્રમ સાથે વધુ બાઉન્ડ સ્ટેટ આપે છે તો આ વ્યાખ્યાનને અહી પુરું કરીએ અને પછીના વ્યાખ્યાનમાં આપણે જોશું કે વધુ ગુચવાયેલા પોટેંશિયલ માટે આંકડાકીય પધ્ધતિ દ્વારા એક પરિમાણીય શ્રોડિંજર સમીકરણ કઈ રીતે ઉકેલાય છે